હવે હું શૂન્ય ઇનપુટ સાથેના કિસ્સા માટે સંખ્યાત્મક ઉદાહરણ પર વિચાર કરીશ તેથી આ શૂન્ય ઇનપુટ દોરવો હમેંશા ઉપયોગી હોય છે t બરાબર 0 પર દેખીતી રીતે તે 5 વોલ્ટ હોય છે તેથી 2 5 મિલિએમ્પ્સ પરથી પણ એવું કહી શકો છો અને સર્કિટને જોવી અને જવાબો મેળવવા માટે સક્ષમ થવું પણ મહત્વપૂર્ણ હોય છે તેથી તે ઢાળથી શરૂ થશે અને જો તમે તે રેખાના ઢાળની ગણતરી કરો તો તે માઇક્રોસેકન્ડ હોય છે તેથી આ એક સ્પર્શક હશે અને તે બરાબર જેટલું જ છે હું આને આંકડાકીય ઉદાહરણ તરીકે બતાવી રહ્યો છું પરંતુ જો તમે 0 ના Vc નું ઘાતાંકીય t ભાંગ્યા ની પદાવલિના સામાન્ય સ્વરૂપનો ઉપયોગ કરો તો પ્રારંભિક ઢાળ 0 નું Vc ભાંગ્યા છે તેથી જો તમે તે રેખા પર ચાલુ રાખશો અને 0 ના Vc જેટલી રકમ નીચે જશો તો તમે પર પહોંચી શકશો અને બરાબર સમાન પર જો તમે વોલ્ટેજ છે સામાન્ય રીતે જો તમે તેને 100 ટકા અથવા યુનિટી દોરો છો અને તે t બરાબર પર શૂન્ય રેખા સુધી પહોંચે છે અને તમે જોશો કે તમે એક સમય અચળાંક પર 63 2 ટકા ઘટી શક્યા હોત અને તમે આ ચાલુ રાખી શકો છો મારો મતલબ એ છે કે દાખલા તરીકે તમે આ બિંદુએ સ્પર્શક દોરી શકો છો અને જ્યાં તે શૂન્ય રેખાને અડશે તે આનાથી 1 દૂર હશે એટલે કે તે એક સમય અચળાંક જેટલું દૂર હશે તેથી આ 4 માઇક્રોસેકન્ડ પર છે અને તે એકથી 1 જેટલું દૂર છે ફરીથી જો તમે જુઓ કે તે કેટલું ઘટી ગયું છે અને જો તમે આને 100 ટકા કહો છો તો આ ભાગ 63 2 ટકા હશે તેથી આ બધા મૂળભૂત રીતે જુદા જુદા શબ્દોમાં કહી રહ્યા છે કે અહીં આપણી પાસે જે છે તે ઘાતાંકીય છે તેથી આ ગુણધર્મો જાણવા માટે ઉપયોગી છે અને ફરીથી તેઓ હકીકતોને યાદ રાખવા માટે નહીં પરંતુ તેમને સમજીને અને કેટલાક ઉદાહરણ કિસ્સા માટે તેમની ગણતરી કરીને તેને જાણવા જોઈએ